તેથી આગળ નીચા પાવર ફેક્ટરના ગેરફાયદા છે તેથી ગેરફાયદા શું છે ત્રણ તબક્કાની સંતુલન સિસ્ટમ માટે ઉદાહરણ તરીકેકહેવું ભાર હોય તોPLકહેવું કેટલાક ટર્મિનલ વોલ્ટેજ V છે અને સત્તા પરિબળ છેCOSφ પછી ચાલુ લોડ IL PL3V cosϕ આ સમીકરણ 35 છે હવે જોPL અને V બંને સ્થિર છે તો બોલો વર્તમાન ILએ પાવર પરિબળથી વિપરિત પ્રમાણસર છે જોPLઅને V બંને સ્થિર એટલે કેφસતતCOSφસતત હોય છે તો પછી જોCOSφનીચા હોય તોILમોટી છે જોPLV સતત પછીઓછું cos છે તેથીIL મોટોથઈશ સિસ્ટમના નબળા પાવર ફેક્ટરને નીચેના ગેરફાયદા છે તેથી સિસ્ટમના અથવા પાવર ફેક્ટરના તમારા કેટલાક સામાન્ય વિચારો માટે આ કેટલાક કલાકોના પ્રથમ કલાકો માટે છે હવે પ્રથમ નંબર જનરેટર્સ અને ટ્રાન્સફોર્મર્સનું રેટિંગ inલટું પાવર ફેક્ટરના પ્રમાણમાં છે આમ જનરેટર્સ અને ટ્રાન્સફોર્મર્સને સમાન લોડ પહોંચાડવા માટે જરૂરી છે જે પાવર ફેક્ટર નબળો હોય તો ઓછી પાવર ફેક્ટર પર વાસ્તવિક શક્તિ છે તેથી સિસ્ટમ KVA અથવા એમવીએ સપ્લાય અધિકારમાં વધારો કરશે કારણ કે જો વીજ પરિબળ નબળું છે છતાં KVA અથવા એમવીએ સપ્લાય વધશે કારણ કે રિએક્ટિવ પાવર અધિકારમાં વધારો કરશે હવેથી બીજી ઘણી ઘણી બાબતો તેની સાથે સંકળાયેલી છે જે પછીથી આપણે ચર્ચા કરીશું ઓછી શક્તિના પરિબળ પર સમાન શક્તિ પ્રસારિત કરવા માટે ટ્રાન્સમિશન લાઇન ફીડર્સ અથવા કેબલને વધુ વર્તમાન વહન કરવું પડે છે કારણ કે નબળા પાવર ફેક્ટરને કારણે તમે જેને રિએક્ટિવ પાવર કહો છો તે લીટીમાંથી પસાર થવાનું છે તેથી આ રીતે વાહકનું કદ વધશે કારણ કે વર્તમાનમાં વધારો થશે તેથી કંડક્ટરની ક્ષમતા વધશે વાહકનું કદ વધશે જો લાઇનમાં વર્તમાન ઘનતાને સતત રાખવી હોય તો તેથી ઓછી શક્તિના પરિબળ પર ટ્રાન્સમિશન લાઇન ફીડર અથવા કેબલને સમાન શક્તિ પ્રસારિત કરવા માટે વધુ વર્તમાન વહન કરવું પડશે આમ વાહકનું કદ વધશે જો લાઇનમાં વર્તમાન ઘનતાને સતત રાખવી હોય તો તેથી ટ્રાન્સમિશન લાઇન ફીડર અને કેબલ્સ માટે વધુ તાંબુ જરૂરી છે સમાન લોડ પહોંચાડો પરંતુ ઓછા પાવર ફેક્ટર પર તો પછી આપણે ઓછા પાવર ફેક્ટર પર મેળવીએ છીએ વર્તમાન વધુ rightંચું હશે તેથી કંડક્ટર કદ વધશે તેથી જો આ વાહકનું કદ વધે તો તમે તે કર્યું જો તમે તાંબાના વધુ વોલ્યુમ કર્યાં તે જરુરી રહેશે તેથી તે રીતે તે હું યોગ્ય સમજાવું છું જો તે હવે વાહક છે સંદર્ભિત સમય 0326 ACSR કંડક્ટર આ બધી વસ્તુઓ ત્યાં છે પરંતુ તે જ ભારને પ્રસારિત કરવા માટે કંડક્ટરની માત્રામાં વધારો થશે તેથી પાવર ફેક્ટર એક નબળી પાવર ફેક્ટરમાં ઘણાં ગેરફાયદા છે નંબર 3 એ પાવર લોસ એ વર્તમાનના વર્ગના પ્રમાણસર છે અને તેથી વિપરીત પાવર ફેક્ટરના ચોરસ પ્રમાણમાં છે તેથી ઓછી વીજળીના પરિબળ પર વધુ વીજળીના નુકસાન થાય છે અને તેથી નબળી કાર્યક્ષમતા તેનો અર્થ એ કે ટ્રાન્સમિશન લાઇન કાર્યક્ષમતા નબળી રહેશે કારણ કે લાઇન વર્તમાન વધશે અને તેથી વીજ ખોટ વધશે તેથી આ નંબર 3 છે અને નંબર 4 લેગિંગ પાવર ફેક્ટરનું પરિણામ છે મોટા વોલ્ટેજ ડ્રોપ જેનું પરિણામ નબળું વોલ્ટેજ નિયમન છે આથી વોલ્ટેજ ડ્રોપને પરવાનગી મર્યાદામાં રાખવા માટે વધારાના નિયમનકારી ઉપકરણો આવશ્યક છે તેથી આ બધા નબળા પાવર ફેક્ટરના ગેરફાયદા છે અમે હંમેશાં ઇચ્છીએ છીએ કે કોઈપણ સિસ્ટમ માટે તે એકતા શક્તિ પરિબળ પર કાર્યરત હોવું જોઈએ વાસ્તવિકતા તે શક્ય ન પણ હોય પરંતુ આપણે તે ઇચ્છીએ છીએ તેથી ઇલેક્ટ્રિક ઉપયોગિતાઓ આગ્રહ રાખે છે ઔદ્યોગિક ઉપભોક્તા ખાસ કરીને ઔદ્યોગિક ગ્રાહકો 0 8 અથવા ઉપરના પાવર પરિબળને જાળવવા માટે ઉદ્યોગમાં તેમની પાસે ટેરિફના જુદા જુદા ભાગો બરાબર હોય છે કેટલીકવાર તેઓ કિલોવોટની માંગ પર ચાર્જ વસૂલ કરે છે KVA માંગ કરે છે કે તેમની પાસે બે ભાગ અથવા ત્રણ ભાગની ટેરિફ છે જો તમારો પાવર ફેક્ટર નબળો છે તો KVAની માંગ વધુ હશે પછી KVA ડિમાન્ડના આધારે વધુ ટેરિફ પણ તેઓ ઉદ્યોગો પાસેથી KVA માંગ પર યુટિલિટીઝ લે છે તેથી જ તેમને પાવર ફેક્ટરને બરાબર સુધારવું પડશે તેથી પાવર ટેરિફ ઓછી લેગિંગ પાવર ફેક્ટરવાળા ગ્રાહકોને દંડ આપવા અને તેમને પાવર ફેક્ટર સાચી સુધારણા ઉપકરણો સ્થાપિત કરવા દબાણ કરવા માટે બનાવવામાં આવે છે ઉદાહરણ તરીકે કેટલાક કેપેસિટર કે જો તમારો પાવર ફેક્ટર નબળો છે તો તમે લેશો તમે યુટિલિટીમાંથી વધુ KVA ખેંચશો અને આ કિસ્સામાં તમારે વધુ પૈસા ચૂકવવા પડશે કારણ કે તેમની પાસે બે ભાગનો ટેરિફ છે જે તેઓ તમારી મહત્તમ KVA માંગ પર પણ લે છે જો તમારી KVA માંગ ઓછી છે તો પાવર ફેક્ટર વધુ સારું છે અથવા KVA માંગ વધુ અર્થ પાવર ફેક્ટર નબળી છે તેથી તેથી જ તેઓ હંમેશા એ જોવા માટે પ્રયત્ન કરશે કે KVA માંગ ઓછી છે કારણ કે તે ટેરિફનો એક ભાગ તેમના કિલો વોલ્ટ એમ્પીયર અથવા KVA માંગણી પર આધારિત છે હવે નીચા પાવર ફેક્ટરના વિવિધ કારણો મોટાભાગના ઇન્ડક્શન મોટર્સ લેગિંગ પાવર ફેક્ટર પર કાર્ય કરે છે આ મોટર્સનો પાવર ફેક્ટર લોડના ઘટાડા સાથે આવે છે આ એક કારણ છે પછી બીજું એક છે નીચા ભારના સમયગાળા દરમિયાન સપ્લાય મુખ્ય વોલ્ટેજની વૃદ્ધિની ઘટના પ્રેરક પ્રતિક્રિયાઓનો ચુંબકીય પ્રવાહ વધે છે અને સમગ્ર વિદ્યુત પ્લાન્ટની શક્તિ જમણી નીચે આવે છેતે તે ખરેખર પાવર ફેક્ટર યોગ્ય છે ત્રીજું છે કૃષિ મોટર પમ્પ સેટનો ખૂબ ઓછો લેગિંગ પાવર ફેક્ટર કૃષિ મોટર પમ્પ સેટ તેઓ ખૂબ જ ઓછા પાવર ફેક્ટર પર કાર્ય કરે છે મારો અર્થ ખૂબ જ નબળો છે અને તે કારણે કેટલીકવાર કૃષિ મોટર પંપ સેટ પણ તમને મળશે કે વિન્ડિંગ ફોલ્ટનું વારંવાર કામ કરવામાં આવશે પછી આર્ક લેમ્પ્સ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ લેમ્પ્સ અને કેટલાક અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો ખૂબ જ ઓછા પાવર ફેક્ટર પર કાર્ય કરે છે આર્ક અને ઇન્ડક્શન ભઠ્ઠીઓ ખૂબ ઓછી લેગિંગ પાવર ફેક્ટર પર કાર્ય કરે છે તેથી આ એવા કેટલાક ઉપકરણો છે જે તેઓ ખૂબ ઓછી લેગિંગ પાવર ફેક્ટરટર પર કાર્ય કરે છે આ કેટલાક છે તેથી તમે જેને ક callલ કરો છો તે નીચા પાવર ફેક્ટર માટેના વિવિધ કિસ્સાઓમાં સામાન્ય કારણ છે આગળ બીજું એક ઉદાહરણ બરાબર લેશે જનરેટિંગ સ્ટેશનની ટોચની માંગ 90 મેગાવાટ છે અને લોડ ફેક્ટર 0 6 છે પ્લાન્ટની ક્ષમતાના પરિબળ અને પ્લાન્ટનો વપરાશ પરિબળ અનુક્રમે 0 આ પ્લાન્ટની ક્ષમતાના પરિબળ અને પ્લાન્ટના વપરાશના પરિબળની ચર્ચા આપણે પહેલાં કરી છે દૈનિક ઉર્જા ઉત્પન્ન b પ્લાન્ટની ક્ષમતા સ્થાપિત કરો અને c તે પ્લાન્ટની અનામત ક્ષમતા અને d વપરાશ પરિબળની આ 4 બાબતો આપણને કરવાની છે દૈનિક ઉર્જા ઉત્પન્ન કરો પછી પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા પછી પ્લાન્ટની અનામત ક્ષમતા અને ડી વપરાશ પરિબળ મેળવો તેથી સોલ્યુશન મહત્તમ માંગ 90 મેગાવાટ છે આ આપવામાં આવે છે મહત્તમ માંગ 90 મેગાવાટ અધિકાર આપવામાં આવે છે અને તમારા લોડ ફેક્ટરને 0 6 આપવામાં આવે છે જે પણ આપવામાં આવે છે તેથી સરેરાશ માંગ મહત્તમ માંગ લોડ ફેક્ટર તેથી સરેરાશ માંગ 90 0 6 54 મેગાવાટ આ સરેરાશ માંગ છે હવે દૈનિક ઉર્જા ઉત્પન્ન થાય છે સરેરાશ માંગ 24 54 24 1296 મેગાવાટ કલાક યોગ્ય તેથી સમીકરણ 3 થી હવે પ્લાન્ટ ફેક્ટર આ ભાગ b સમાન છે પરંતુ b આપણે પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા શોધવા પડશે હવે પ્લાન્ટ ફેક્ટર ઉત્પાદિત વાર્ષિક ઉર્જા પ્લાન્ટની મહત્તમ રેટિંગ Tપ્લાન્ટ ફેક્ટરને 0 5 આપવામાં આવે છે તે યોગ્ય આપવામાં આવે છે અને વાસ્તવિક ઉર્જા ઉત્પન્ન થાય છે તમે તેને 1296 મેગાવાટ કલાક મળી પણ આ તે તમને મળી ગયું છે તેથી મહત્તમ પ્લાન્ટ રેટિંગ 12960 5 24 108 મેગાવાટ આ પ્લાન્ટ રેટિંગ છે તેથી પ્લાન્ટની રેટિંગ સ્થાપિત ક્ષમતાની બરાબર છે તેથી સ્થાપિત ક્ષમતા 108 મેગાવોટ છે હવે ભાગ c અનામત ક્ષમતા સ્થાપિત ક્ષમતા પીક માંગ ઇન્સ્ટોલ કરેલી ક્ષમતા 108 મેગાવાટ છે અને પીક ડિમાન્ડ 90 મેગાવાટ છે જે પહેલેથી જ આપવામાં આવી છે પીક ડિમાન્ડ છે 90 મેગાવાટ અધિકાર આપ્યો તેથી 108 90 કે 18 મેગાવાટ છે અને સમીકરણથી 2 ઉપયોગીકરણ પરિબળ UF સિસ્ટમની મહત્તમ માંગ રેટેડ સિસ્ટમ ક્ષમતા મહત્તમ માંગ 90 મેગાવાટ છે અને આ સિસ્ટમ સિસ્ટમ ક્ષમતા છે જે સ્થાપિત થયેલ ક્ષમતા છે જે સમાન વસ્તુ છે તે રેટેડ સિસ્ટમ ક્ષમતા છે 108 મેગાવાટ તેથી ઉપયોગિતા પરિબળ 90108 0 તો આ જનરલ છે તેથી કેટલાક ઉદાહરણોકેટલાક 4 5 ઉદાહરણો આના માટે આપણે લીધેલા માનક ઉદાહરણો તમે જાણો છો કે પરિચય ભાગ એ બધાં સાથે મળીને પાવર સિસ્ટમ્સનું માળખું અને કેટલાક અન્ય પાસાઓ બરાબર છે તેથી આ રકમમાંથી આપણી પાસે વિવિધ પરિભાષા ટ્રાન્સમિશન જનરેશન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ્સ સંબંધિત કેટલાક સામાન્ય વિચારો છે વત્તા આપણે જોયું છે કે લોડ ફેક્ટર અને લોસ ફેક્ટર વચ્ચેનો સંબંધ કે તે કેટલું સીધું શક્ય નથી પરંતુ કેટલાક સંબંધો સ્થાપિત થયા છે અને લોસ ફેક્ટર અને લોડ ફેક્ટર વચ્ચેના સંબંધ માટેના તે સૂત્ર સામાન્ય રીતે યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય છે અને કેટલાક સામાન્ય વિચારો જે તમે લોડ ફેક્ટર લોસ ફેક્ટર યુઝિલાઇઝેશન ફેક્ટર યોગાનુયોગ પરિબળ પછી ડિમાન્ડ ફેક્ટર પછી ડાયવર્સિટી ફેક્ટર આ તમામ પરિભાષા સંબંધિત છે જેનો આપણે શરૂઆતમાં જ ઉપયોગ કર્યો છે અને આ પછી અમે આ વસ્તુની શરૂઆત કરીશું તે તે છે કે જેને તમે પ્રતિકાર ઇન્ડડક્શન ટ્રાન્સમિશન લાઇનની કેપેસિટીન્સ કહો છો પહેલા આપણે તે પ્રતિકાર જોશું પછી અમે જોશું કે તમે જેને તમે ઇન્ડક્ટન્સ કહો છો અને પછી આ વસ્તુ ટ્રાન્સમિશન લાઇનની યોગ્યતા જોશો તેથી આ પાવર સિસ્ટમ કોર્સ માટેની આ સામાન્ય વસ્તુ છે અને તેથી પ્રથમ વસ્તુ એ છે કે આ વસ્તુથી શરૂ થશે કે પ્રતિકાર અને ટ્રાન્સમિશન લાઇનોનું ઇન્ડક્શન એ પછી અમે જોશું કે તમે જેને તમે કેપેસિટીન્સ કહો છો તેથી ટ્રાન્સમિશન નેટવર્કનો મૂળ હેતુ ઇલેક્ટ્રિકલ ઉર્જા સ્થાનાંતરિત કરવાનો છે આપણે આ વસ્તુ જોઇ છે કે આપણી પાસે વિવિધ સ્થળોએ એકમો પેદા કરવાથી તે વિતરણ પ્રણાલીઓમાં છેલ્લી વસ્તુ છે જે આખરે ભારને સપ્લાય કરે છે તેથી ટ્રાન્સમિશન સિસ્ટમ ખરેખર પેદા કરતા કન્ઝ્યુમર ડિસ્ટ્રિબ્યુશન સાઇડમાં પાવર પ્રસારિત કરે છે તેથી ટ્રાન્સમિશન લાઇન પાડોશી વીજ ઉપયોગિતાઓને પણ એકબીજા સાથે જોડે છે માત્ર આપણે જમણા પહેલા ચર્ચા કરી છે જે સામાન્ય પરિસ્થિતિઓમાં પ્રદેશોની અંતર્ગત ઇલેક્ટ્રિકલ પાવરના આર્થિક પ્રદાનને જ મંજૂરી આપતું નથી પણ કટોકટી દરમિયાન પ્રદેશો વચ્ચેની શક્તિને સ્થાનાંતરિત કરવાની પણ મંજૂરી આપે છે તેથી આ તે છે જે એકબીજા સાથે જોડાયેલા ઓપરેશન્સ આપણે પહેલા જોયું છે કે ખરેખર જુદા જુદા વિસ્તારો કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે તે કેવી રીતે ઉપયોગી થશે કારણ કે ઇન્ટરકનેક્શન્સ માટેના કારણો યોગ્ય છે મૂળભૂત રીતે ટ્રાન્સમિશન લાઇનમાં ચાર પરિમાણો હોય છે પ્રતિકાર ઇન્ડક્ટન્સ કેપેસિટેન્સ અને શન્ટ વાહકતા આ ચાર પરિમાણો ત્યાં ટ્રાન્સમિશન સિસ્ટમ માટે ટ્રાન્સમિશન લાઇન માટે છે તેથી સામાન્ય રીતે તમારો પ્રતિકાર એ ટ્રાન્સમિશન લાઇનનો મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તે તાંબાની ખોટ ખાય છેI2Rતે મુખ્ય વસ્તુ છે તેથી અહીં પ્રતિકાર મહત્વપૂર્ણ છે અને ટ્રાન્સમિશન સિસ્ટમ માટે કે જે તમે તમારા માટે જુદા જુદા વોલ્ટેજ સ્તરને જુદા જુદા પ્રકારનાં વાહકનો ઉપયોગ કરો છો ખાસ કરીને ટ્રાન્સમિશન સિસ્ટમ માટે જો હું બધી પ્રકારની વસ્તુઓને યાદ કરી શકું છું જે તમને વાહકોના નામો મળશે સંદર્ભ સમય 14 28 પ્રાણીઓના નામ ઝેબ્રા પછી વાઘ પછી તમારું વરુ કે વિવિધ પ્રકારનાં પ્રાણીઓના વિવિધ નામતે વાહકઅને તે વોલ્ટેજ સ્તર પર આધારીત છે વિવિધ વાહકોમાં પ્રતિ કિલોમીટર પ્રતિ ઓહ્મનો પ્રતિકાર હોય છે અને તે જ રીતે તે યોગ્ય છે તેથી જ્યારે અલબત્ત તેમાં એક બંડલ વાહક છે ડબલ સર્કિટ લાઇનો છે જ્યારે તમે તે હાઇ ટેન્શન ટ્રાન્સમિશન લાઇન જોઇ છે ત્યારે વિવિધ પ્રકારનો અમે દરેક તબક્કામાં જોયું છે કે તમારી પાસે 2 અથવા 3 અથવા તેનાથી વધુ વાહક હોઈ શકે છે બંડલ કંડક્ટર હોય છે અમુક તબક્કે એક સમયે એક જ કંડક્ટર હોય છે તેથી આ બધી બાબતોમાં તમારું આ પ્રતિકાર તમારા અલબત્ત પર આધારીત છે તે સામગ્રીના પ્રકાર પર આધારિત છે કંડક્ટર અને તેના ક્રોસ વિભાગીય ક્ષેત્ર માટે વપરાય છે કારણ કે આપણે જાણીએ છીએr la સમયનો સંદર્ભ 1559 એ કંડક્ટરનો ક્રોસ વિભાગીય ક્ષેત્ર છે તેથી જો હું કોર્સના પ્રતિકારને યોગ્ય રીતે યાદ કરું છું તો તે ક્રોસ વિભાગીય ક્ષેત્ર પર આધારિત છે જો તમારી પાસે ખૂબ મોટો છે જો કંડક્ટરનો ક્રોસ સેક્શન મોટો છે તો r la તેથી પાછળથી પ્રતિકાર ઓછો થશે પરંતુ માં પ્રતિક્રિયા પ્રતિકાર કિસ્સામાં ખૂબ 33 KV થી 400 KV ટ્રાન્સમિશન લાઇનમાં કહે છે કે પ્રતિકાર જુદો છે તે એકદમ અલગ છે મારો અર્થ તદ્દન નીચા મૂલ્યથી ઉચ્ચ નીચા મૂલ્યથી નીચલા નીચા મૂલ્યથી ઓછા વોલ્ટેજથી ઉચ્ચ વોલ્ટેજ સુધી છે ઇન્ડક્ટન્સના કિસ્સામાં ક્યાં છે અને તેથી જ્યારે પણ આપણે ગણતરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છું ત્યારે પ્રતિક્રિયા હું થોડી ગણતરી કરતો હતો ત્યારે મને તે પ્રતિક્રિયા ભાગ મળ્યોરિએક્ટન્સ 33 KV થી 400 KV સ્તર સાથે સામાન્ય રીતે V સંદર્ભ લો 1633 તે 0 26 0 26ohm પ્રતિ કિલોમીટરથી 0 34 અથવા 0 35 ઓહ્મ પ્રતિ કિલોમીટર ની વચ્ચે બદલાય છેઆ રીતે વધુ કે ઓછા તે બરાબર બદલાય છે પ્રતિકાર માટે જ્યાં પ્રતિકારની વિવિધતા તમારી ટ્રાન્સમિશન લાઇન માટે ઘણી વધારે છેતેથી પછીથી જોવાની કોશિશ કરશે તેથી આ અસ્પષ્ટ વર્તણૂક ખરેખર આપણે ત્રણ પરિમાણોને કહ્યું છે પ્રતિકાર ઇન્ડક્ટન્સ કેપેસિટીન્સ અને શન્ટ વાહકતા માટે તેથી શન્ટ વાહકતા ખરેખર ઇન્સ્યુલેટરમાં વહેતા લિકેજ વર્તમાન અને હવામાં આયનીકૃત પાથ માર્ગો માટેનો હિસ્સો ધરાવે છે પરંતુ આ લિકેજ પ્રવાહો ટ્રાન્સમિશન લાઇનમાં વહેતા વર્તમાનની તુલનામાં નજીવા છે તેથી આ અસ્પષ્ટ વાહકતા થીમ આ અમારા અભ્યાસ માટે ધ્યાનમાં લેશે નહીં પરંતુ મૂળભૂત રીતે ટ્રાન્સમિશન લાઇન માટે સ્પષ્ટતા ખાતર અમે ચાર પરિમાણો ધ્યાનમાં લઈએ છીએ તેથી પ્રતિકાર ઇન્ડક્ટન્સ કેપેસિટીન્સ અને વાહકતા તેથી તે ઇન્સ્યુલેટર તરફ છે જે તે થઈ શકે છે અને હવામાં આયનાઇઝ્ડ પાથ માર્ગો છે પરંતુ શ્રેણીના પ્રતિકારથી કંડક્ટરમાં વાસ્તવિક શક્તિની ખોટ થાય છે કારણ કેI2R ખોટ હશે તેથી ટ્રાન્સમિશન કાર્યક્ષમતા મૂલ્યાંકન અને આર્થિક અધ્યયનમાં કંડક્ટરનો પ્રતિકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો પ્રતિકાર વધુ હોય તો વીજળીનું નુકસાન વધુ થાય છે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે બીજી વસ્તુ છે ટ્રાન્સમિશન લાઇનની પાવર ટ્રાન્સમિશન ક્ષમતા મુખ્યત્વે શ્રેણી ઇન્ડક્ટન્સ દ્વારા સંચાલિત થાય છે ટ્રાન્સમિશન લાઇન માટે જો તમે જોશો કે rx રેશિયો ખૂબ નાનો છે અથવા તો xr રેશિયો તદ્દન ઊંચો છે તેથી ટ્રાન્સમિશન લાઇનની તમારી પાવર ટ્રાન્સમિશન ક્ષમતા મુખ્યત્વે શ્રેણી ઇન્ડક્ટન્સ રાઇટ દ્વારા સંચાલિત છે અને ત્રીજો મુદ્દો એ છે કે શન્ટ કેપેસિટેન્સ ચાર્જિંગ ચાર્જને લીટીમાં જમણી તરફ વહન કરે છે અને મધ્યમ અને લાંબી ટ્રાન્સમિશન લાઇન લાંબી ઓવરહેડ લાઇન માટે મહત્વ ધારે છે જો તે કેબલ છે તો કદાચ નીચા વોલ્ટેજ સ્તર 11 KV પર પણ તમારે ચાર્જિંગ વર્તમાનને ધ્યાનમાં લેવું જોઈએ જેને તમે અવગણી શકો નહીં પરંતુ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન માટે આ તમારા કેંટિસિટન્સને 33 KV સ્તર સુધી ચાર્જ કરવા માટે અવગણશે પરંતુ 66 પણ K 33 KV લોકો તેનો વિચાર કરી રહ્યા છે પરંતુ જો તે 66 KV અથવા તેથી વધુ હોય તો તમારે તમારા શંટ કેપેસિટેન્સને ધ્યાનમાં લેવું જોઈએ પરંતુ જો વિતરણ બાજુ 11 KV બાજુ હોય ત્યાં ઓવરહેડ વિતરણ માટે ધ્યાનમાં લેવાની જરૂર નથીઓવરહેડ 11 KV વિતરણ પ્રણાલીને તમારા ચાર્જિંગ કેપેસિટીન્સ અથવા શંટ કેપેસિટેન્સને યોગ્ય ધ્યાનમાં લેવાની જરૂર નથી પરંતુ કેબલ માટે તમારે ધ્યાનમાં લેવું પડશેતે પણ છે 11 KV પણ તમારે ધ્યાનમાં લેવું પડશેકારણ કે ત્યાં ચાર્જિંગ કેપેસિટીન્સનો તદ્દન અર્થ છે કે તેનો અર્થ નોંધપાત્ર છે તમે તેને અવગણી શકો નહીં તેથી આ પરિમાણો એકસરખી રીતે વિતરણ કરવામાં આવે છે પરંતુ આશરે ધોરણે વિશ્લેષણના હેતુ માટે તેને લમ્પ કરી શકાય છે ખરેખર તમે આ પરિમાણોને જોયું તે ટ્રાન્સમિશન લાઇન સમાન રીતે યોગ્ય રીતે વિતરિત કરવામાં આવે છે પરંતુ અમારી સમજણ માટે અને અમારા વિશ્લેષણ માટે ધ્યાનમાં લેશે કે આશરે ધોરણે વિશ્લેષણના હેતુ માટે તેમને ગબડાવી શકાય છે તેથી આ રીતે અમે વિશ્લેષણ કરીશું ઉદાહરણ તરીકે ચાલો લાઈન રેઝિસ્ટન્સથી શરૂ કરીએ સામાન્ય રીતે નક્કર રાઉન્ડ કંડક્ટરનો ડીસી રેઝિસ્ટન્સ આપવામાં આવે છે અમેRdc laમૂકીએ છીએ આ સમીકરણ 1 છે કારણ કે આ બીજો વિષય છે તેથી આ ફરીથી સમીકરણ છે કંડક્ટરની પ્રતિકારક શક્તિ l કંડક્ટરની લંબાઈ અને a ક્રોસ વિભાગીય ક્ષેત્ર તેથી વાહક પ્રતિકાર ત્રણ પરિબળો દ્વારા અસરગ્રસ્ત છે એક આવર્તન બીજું સર્પાકાર અને ત્રીજું તાપમાન આ ત્રણ પરિબળો મૂળભૂત રીતે કંડક્ટર પ્રતિકારને અસર કરે છે અને આ મૂળભૂત રીતે ડીસી રેઝિસ્ટન્સ છે Rdc la તેથી ફસાયેલા વાહકનું ડીસી રેઝિસ્ટન્સ સમીકરણ 1 દ્વારા આપવામાં આવેલા મૂલ્ય કરતા વધારે છે કારણ કે સર્પાકારખરેખર જો તમે ટ્રાન્સમિશન પર ધ્યાન આપો સમયનો સંદર્ભ લો 2141 વાહક તેઓ ખરેખર તમારી સેરની છંટકાવ તેમને કંડક્ટર કરતાં લાંબી બનાવે છે તે નક્કર રાઉન્ડ કંડક્ટર નથી તે કંડક્ટર છે પરંતુ તે ફસાયેલા વાહક છે અને સર્પિલિંગને કારણે કે વાસ્તવિક લંબાઈ કંડક્ટરની જમણી કરતા થોડી વધારે અથવા લાંબી છે સર્પાકારને કારણે પ્રતિકારમાં આ વધારો ત્રણ સ્ટ્રાન્ડ કંડકટરો માટે આશરે 1 અને કેન્દ્રિત રીતે ફસાયેલા વાહકો માટે લગભગ 2 ટકા છેતેથી થોડું વધારે પરંતુ 1 2તે ખૂબ ઉચ્ચ નથી પરંતુ તમારે ધ્યાનમાં લેવું પડશે હવે જ્યારે કોઈ વાહક દ્વારા વૈકલ્પિક પ્રવાહ વહે છે ત્યારે વર્તમાન વિતરણ ખરેખર સમાન નથી DC વર્તમાન માટે વર્તમાન વિતરણ વાહકના ક્રોસ વિભાગીય ક્ષેત્રની સરખામણીએ એકસરખું છે અને નોન યુનિફોર્મિટીની ડિગ્રી વધારો સાથે વધે છે આવર્તન માં ખરેખર જો તે DC કરંટ હોય તો માની લો કે ક્રોસ વિભાગીય ક્ષેત્રફળ 5 સેન્ટિમીટર ચોરસ અને 5 A પ્રવાહ વહેતો હોય તેવું ખૂબ મોટા c સેન્ટિમીટર ચોરસ છે તેથી વર્તમાન ઘનતા 55 1 Acm એમ્પીયર પ્રતિ સેન્ટીમીટર ચોરસ હશે અને તે DC કરંટ માટે સમાન છે પરંતુ જ્યારે કંડક્ટર AC વર્તમાન પ્રવાહને વૈકલ્પિક રીતે ચાલુ કરવામાં આવે છે ત્યારે વર્તમાન વહેંચણી એક સમાન અધિકાર નથી કંડક્ટર ક્રોસ વિભાગીય ક્ષેત્રની ઉપર અને આવર્તનના વધારા સાથે બિન સમાનતાની ડિગ્રી વધે છે અને આ પછીથી જોશે કે તમે ક્યારે આ ઇન્ડડક્શનનો અભ્યાસ કરશો વર્તમાન ઘનતા કંડક્ટરની સપાટી પર સૌથી મોટી છે જેના કારણે એસી પ્રતિકાર ડીસી રેઝિસ્ટન્સ કરતા કંઈક વધારે છે અને આ અસરને ત્વચા અસર કહેવામાં આવે છે જ્યારે તમે તે સમયે ઇન્ડક્ટન્સનો અભ્યાસ કરશો ત્યારે ત્વચાની અસર શું છે તે જોશે આનો અર્થ એ કે તે ક્રોસ સેક્શનના દરેક બિંદુએ વર્તમાન ઘનતા તમારી આ વસ્તુ માટે વૈકલ્પિક પ્રવાહ માટે સમાન હોતી નથીવર્તમાન ઘનતા અલગ છે તેનો અર્થ એ કે આ બતાવે છે કે AC રેઝિસ્ટન્સ DC રેઝિસ્ટન્સ કરતા વધારે છે તેથી આ અસર ખરેખર ત્વચા અસર તરીકે ઓળખાય છે તેથી તાપમાનના વધારા સાથે વાહકનો પ્રતિકાર વધે છે તમે જાણો છો કે જો તાપમાન બદલાય છે તો વાહક પ્રતિકાર પણ અધિકાર વધારો કરશે તાપમાનના નાના ફેરફારો માટે તાપમાનમાં વધારો થતાં જ પ્રતિકાર રેખીય રીતે વધે છે જો તાપમાનમાં ફેરફાર નાના હોય તો પ્રતિકાર પણ રેખીય રૂપે વધશે અને તાપમાન T ના પ્રતિકાર તમે આRTR01α0T નેજાણો છો દ્વારા આપવામાં આવે છે આ સમીકરણ 2 છે જ્યાંRT પ્રતિકારT00સેલ્સિયસ ખાતે આ બધા મૂળભૂત વસ્તુ છે અનેR0 પ્રતિકાર00સેલ્સિયસ અને અંતેα0 પ્રતિકાર તાપમાન ગુણાંક00સેલ્સિયસ પર તેથી સમીકરણ 2 પ્રતિકાર ઉપયોગ કરીનેR2તાપમાનેT20સેલ્સિયસ શોધી શકાય છે જો તાપમાન T10 સેલ્સિયસ પર પ્રતિકાર R1 જાણીતું છે તે છે R2R1 T2 10T1 10પછી જો તમે જાણો છો કે તાપમાન T20 સેન્ટીગ્રેડ પર પ્રતિકાર R2 મળી શકે છે તો પ્રતિકાર R2 T અથવા તાપમાન T2 પર મળી શકે છે જો તાપમાન T1 પર પ્રતિકાર R1 જો તે તમને ખબર હોય તો તો આ સંબંધથી શું કરશે આપણે એક સમીકરણ લખીશું R2R01α0T2 બીજા એક લખશેR1R01α0T1 અને 2605 સંદર્ભ લો સમય તમને મળશે R2R1 T2 10T1 10 હવે આ તે છે કે તમારું જેને તમે આ કહ છો તે પ્રતિકાર છે જો કે ધીરે ધીરે અને ધીરે ધીરે બધું જ અભ્યાસ કરશે અને હું માનું છું કે તમારામાંથી ઘણા લોકોએ આ ઇન્ડક્ટન્સ કેપેસિટેન્સનો આ બધું બરાબર અભ્યાસ કર્યો છે તેથી આ સમય દરમિયાન અલબત્ત સિવાય આગળનો ઇન્ડક્ટન્સ આવશેતે ક્ષમતાઓ પછી અને તે પછી મધ્યમ રેખા લાંબી લાઇન ટૂંકી લાઇન પરંતુ તે પહેલાં હું તમને બધાને એક કસરત આપી રહ્યો છું અને તમે આ કરવાનો પ્રયાસ કરો ઉદાહરણ તરીકે આ તમારા માટે યોગ્ય છે ધારો કે તમારી પાસે આ બધી બાબતોનો અભ્યાસ કરશે પરંતુ અગાઉથી હું આપું છું ધારો કે તમે એક ટ્રાન્સમિશન લાઇન આ બાજુ અંત મોકલી રહ્યું છે છે આ વોલ્ટેજ કહેવું છેV1∠1 આ બાજુ પ્રાપ્ત છે અંત મોકલી રહ્યું છે અંત વોલ્ટેજV2∠2 રેખા આ અવબાધ છે r jx આ વાક્યમાંથી વહેતું વર્તમાન હુંઅને અહીં તમારી પાસે ભાર P jQ છેઆ લોડ છે હવે હું કાંઈ પણ નથી લખી રહ્યો પરંતુ મારો રેકોર્ડ કરેલો અવાજ તમે બરાબર કરી શકો છો હવે મારો ઉદ્દેશ હું આV1અનેV2 જાળવવા માંગું છુંઆ વોલ્ટેજ પરિમાણV1 વોલ્ટેજ છે હું મારુંV1જાળવવા માંગું છુંતે V2 નીબરાબર હોવી જોઈએહું તે જાળવવા માંગું છું જેના માટે મારે અહીં એક શંટ કેપેસિટરને કનેક્ટ કરવું પડશે જે ઇન્જેક્શન આપતા કહે છે કે QC i j QC જે તમે જે પ્રતિક્રિયાત્મક શક્તિ કહો છો તે ઈન્જેક્શન આપીને અહીં જમણી વોલ્ટેજ જાળવવા માટે શરૂઆતમાં જ્યારે p ન હતું ત્યારેV2 કહેવામાંઆવતું હતું કેV2 V1 કરતા ઓછું છેતે એક લેગિંગ લોડ છે તેથીV2 V1 કરતા ઓછુંહતું આ દિશામાં પ્રવાહ વહે છે હવે જલદી મેંઅહીંકેટલાક મૂલ્યQCમૂક્યા છેહું આના દ્વારા ઇચ્છું છું હુંV1 જાળવી રાખવા માંગું છુંતેV2 નીબરાબર છે તો પછી હુંV2 V1 P નીદ્રષ્ટિએ કાર્ય કરેલ દ્રષ્ટિએ QC શોધવા માંગુ છું ડેલ્ટાએ કાઢી નાંખવા માટે ગાણિતિક અભિવ્યક્તિમાં કોઈ ડેલ્ટા ન હોવા જોઈએ હું QC શોધવા માંગુ છું V1 V2 P અને Q નુંકાર્ય જ હોવું જોઈએ ફક્ત આપેલ સંકેત એ છે કે જ્યારે તમારો Qc જ્યારે તમે તે શોધવાનો પ્રયત્ન કરશો ત્યારે તે QC નું ચતુર્ભુજ સમીકરણ હશે QC માટે બે ઉકેલો હશે એક શક્ય છે અને બીજું શક્ય નથી પરંતુ બંને સોલ્યુશનV1 V2 P અને Q નુંકાર્ય કરશે પરંતુ એક સંભવિત અન્ય યોગ્ય છે તે યોગ્ય નથી તેથી આ કસરત હું તમને આપી રહ્યો છું અને તે આ અભ્યાસક્રમ લેશે જો તમે આ જાતે કરી શકો તો આ એક કસરત છે હું તેનો હલ કરીશ પરંતુ તે પહેલાં તે વિડિઓ પ્રવચનો જ્યારે તમે જોશોતે પહેલાં જો કોઈ આ કરી શકે અને મને બતાવી શકે તો હું તે હકની કદર કરીશ તેથી આ ખૂબ જ રસપ્રદ સમસ્યા છે